આપણે અત્યાર સુધી જે જોયું છે તે એ છે કે જ્યારે આપણે મોમેન્ટ ની મેથડ ના ગાણિતિક ફોર્મ્યુલેશન સાથે શરૂઆત કરી હતી ત્યારે આપણે જે પહેલું ઉદાહરણ લીધું હતું તે સરફેસઇન્ટેગ્રલ ફોર્મ્યુલેશન હતું 2 જી ઉદાહરણ સંબંધિત પૂરક મેથડ હશે જેને વોલ્યુમ ઇન્ટિગ્રલ ઓકે કહેવામાં આવે છે તેથી અમે સમજાવીશું કે 1 ક્યારે જરૂરી છે અને જ્યારે એકની જરૂર પડશે ત્યારે ઠીક છે તો ચાલો આપણે જે પહેલાથી જ જાણીએ છીએ તેનો સારાંશ આપીને શરૂઆત કરીએ આપણે પહેલાથી શું ઉકેલી લીધું છે તેથી અમારી પાસે જે છે તે હું ફરી એક વાર અમારો મનપસંદ આકૃતિ દોરવા જઈ રહ્યો છું આ અમારું હતું આ અમારું છે અને અહીં કેટલાક કરેંટ સોર્સ છે J તે અમારી સમસ્યા છે મેં આને અનંત તરીકે ઓળખાવ્યું છે અને આ સોર્સ બરાબર છે તો આ 2 પ્રદેશો માટે આપણે કેવા પ્રકારનું ઇકવેશન લખ્યું છે ત્યાં તરંગ ઇકવેશન બરાબર હતા તેથી મેં દરેક વસ્તુને સરળ બનાવ્યા પછી મારી પાસે ક્યાં તો પ્રદેશમાં જેવું કંઈક હતું અને કરેંટ સોર્સ ક્યાં દેખાયો અહીં એક કરેંટ સોર્સ J હતો આ ઇકવેશનમાં કરેંટ સોર્સ ને ક્યાં જોવા મળ્યું કે કયા ટર્મ ોમાં કરેંટ સોર્સ છે વિદ્યાર્થી તેથી તેથી અમે તેને માત્ર માં સમાઈ લીધું છે તેથી આ ઇકવેશન આપણે તેને ઘણી વખત જોયું છે જ્યારે હવે હું તેને કહીશ કે તે હેલ્મહોલ્ટ્ઝ ઇકવેશન જેવું છે અને પછી અમે કહ્યું કે આપણે આને કેવી રીતે સોલ્વ કરીશું તેથી આને ઉકેલવા માટે અમે કહ્યું કે અમે એક નવા ફંક્શનની શોધ કરી છે અમે તેને ગ્રીન્સ ફંક્શન કહીએ છીએ તેથી હું ફોન કરું છું મેં કહ્યું તેથી મેં કહ્યું કે જો હું આ ગ્રીન ફંક્શન શોધી શકું તો હું આ સમસ્યાને બરાબર સોલ્વ કરી શકું છું અને તે આવેગ પ્રતિભાવ વિચાર હતો પરંતુ આ બંને ઇકવેશનમાં એક વસ્તુની જરૂર હતી તે ધ્યાનમાં લો કે મારી પાસે ડાબી બાજુએ જે ઓપરેટર છે તે બંને ઇકવેશન માટે સમાન જમણી બાજુ છે અને તે ઓપરેટર તે જેવું છે જ્યારે ઓપરેટર સમાન હોય ત્યારે હું ગ્રીનના ફંક્શનનો ઉપયોગ કરી શકું છું હવે જ્યારે અમે આ ગ્રીનના ફંક્શન માટે સોલ્વ કરવા ગયા ત્યારે અમે ટૂંકમાં પગલાં શું કર્યું અમે તેને પહેલા 2D ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં રૂપાંતરિત કર્યું મેં ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં લેપ્લેસ લખી નાખ્યું અને થોડી માત્રામાં બીજગણિત મેનિપ્યુલેશન પછી મને શું થયું મેં ડિફરેંશીયલ ઇકવેશન સાથે સમાપ્ત કર્યું તો અને તે ડિફરેંશીયલ ઇકવેશન જાણીતા ડિફરેંશીયલ ઇકવેશન જેવું દેખાતું હતું જે છે બેસેલનું ડિફરેંશીયલ ઇકવેશન તેથી જ્યારે હું આને ઉકેલવા ગયો ત્યારે મને કંઈક એવું મળ્યું જે યોગ્ય દેખાતું હતું જેને મેં બેસેલના ડિફરેંશીયલ ઇકવેશન ને યોગ્ય કહ્યું અત્યાર સુધી ખૂબ સારી અને અમારા કિસ્સામાં બહાર આવ્યું છે શું હતું વિદ્યાર્થી 0 તેથી જ અમારા ઉકેલો હતા અને તેથી અત્યાર સુધી આ માત્ર એક પુનરાવર્તન છે હવે અહીં આ ઇકવેશન ને ઇકવેશન 3 અને ઇકવેશન 2 ને જમણે કહીએ ઇકવેશન 3 માં અહીં કોઈ k ટર્મ નથી ખરો ત્યાં માત્ર x y છે અને જે 0 છે પરંતુ આપણા મૂળ ઇકવેશન 2 માં k હતું તેથી અમારે વધુ એક મેનીપ્યુલેશન કરવું પડ્યું અને તે હતું વિદ્યાર્થી તેથી મારી પાસે અવેજી હતી કે x એમાં સમાઈ જાય છે જે અહીં ગર્ભિત છે તે એક k એ અચળ છે તેથી તેથી જ હું અવેજી સરળતાથી કરી શકું છું તે ચલોનો ખૂબ જ સરળ ફેરફાર હતો તેથી અહીં અમે ખરેખર ખૂબ જ સ્પષ્ટ થયા વિના કર્યું છે કે k એ અચળ છે તેથી જો હું તમને પૂછું કે k નો ભૌતિક અર્થ શું છે તેથી અહીં k ની અમુક કિંમત છે જેને આપણે કહીએ છીએ અને k ની અમુક કિંમત અહી મેં તેને કહી છે આ અભિગમ કામ કરવા માટે k વિશે શું સાચું હોવું જોઈએ અમે જોયું છે કે આમાંથી બેસલનો ઉકેલ મેળવવા માટે તે અચળ હોવો જોઈએ તેથી ચાલો આપણે એક શૂન્યાવકાશ કહીએ ગમે તે સામગ્રી પરંતુ ગર્ભિત કારણ કે હું સમાન ઉકેલની વ્યૂહરચના કામ કરવા માંગું છું કે k સ્થિર હોવી જોઈએ તેથી આ પ્રદેશમાં અહીં દરેક જગ્યાએ આપણે અત્યાર સુધી જે કર્યું છે તેમાં આ સ્થિર છે તો તે કેવા પ્રકારનો પદાર્થ છે હોમોજિનિયસ પદાર્થ તેથી અત્યારે વાસ્તવિક જીવનની વસ્તુઓ તેઓ હંમેશા એકરૂપ હશે દેખીતી રીતે તમારી વસ્તુઓ વિશે વિચારવું યોગ્ય નથી કે તમે અહીંના કેટલાક એરક્રાફ્ટના આરસીએસની ગણતરી કરી રહ્યા છો આ અહીં કેટલાક એરક્રાફ્ટ છે અને અહીં કેટલીક કોકપિટ છે તેથી તમારી પાસે અહીં કેટલાક કાચ હશે જે તમે જાણો છો કેટલીક ધાતુઓ અહીં અલગ અલગ ઘટકો છે તેથી આ બધી વાસ્તવિક વસ્તુઓ હેટરોજિનિયસ હશે તો શું હું આ અભિગમને લાગુ કરી શકું જે મેં અત્યાર સુધી શોધ્યો છે આ સરફેસ નાઇન્ટેગ્રલ અભિગમને હું આ પ્રકારની સમસ્યા માટે ઉપયોગ કરી શકું સારુ જવાબ હા અને ના છે જો હું તેને નાના પેટા પ્રદેશોમાં વિભાજિત કરી શકું જેમાંથી દરેક અચળ k છે તેથી હું લાંબા સમય સુધી કહી શકું છું તેથી હું બધા મેટલ ભાગો લઈ શકું છું અને કહી શકું છું કે આ છે તેથી વોલ્યુમ 1 અને 2 ને બદલે મારી પાસે n સુધી વોલ્યુમ 1 2 3 4 હોઈ શકે છે તો મારી પાસે હશે તેથી ઘણાં વિવિધ સરફેસ ના અવિભાજ્યમાંના દરેકને મારે પુટ બાઉન્ડ્રી શરતોને સોલ્વ કરવી પડશે અને તેને સોલ્વ કરવી પડશે જે એક અભિગમ છે પરંતુ તે તૂટી જશે જો ઉદાહરણ તરીકે મારી સામગ્રીમાં પ્રત્યાવર્તન અનુક્રમણિકામાં પ્રવર્તક અનુક્રમણિકામાં અમુક અચળ ભિન્નતા હોય જે તમે ઇચ્છો છો તેને યોગ્ય કૉલ કરવા માટે તેથી એક પદાર્થ માટે ખરેખર હેટરોજિનિયસ છે તો પછી આ અભિગમ આપણે તેના નિષ્ફળ થવા માટે વિનાશકારી જોઈ શકીએ છીએ જ્યાં આ અન્ય અભિગમ આવે છે જે વોલ્યુમ ઇન્ટિગ્રલ છે તેથી જેમ કે ટર્મ સૂચવે છે કે સરફેસ ઇન્ટિગ્રલ સરફેસ ના જથ્થાની આસપાસના ઇકવેશન બનાવે છે ઇન્ટિગ્રલ વોલ્યુમમાં જાય છે અને તેને ઉકેલે છે તેથી ફાયદાઓ હું વધુ મુશ્કેલ વસ્તુઓનું મોડેલ કરી શકું છું જેમાં વિજાતીયતા છે અને તમે શું વિચારો છો કે ગેરલાભ સાથે અથવા નીચેની બાજુ શું છે વિદ્યાર્થી વધુ ગણતરી વધુ ગણતરીઓ કારણ કે આપણે ગ્રીનના ફંકશન વિશે ક્યારે વાત કરીશું હું જેમ જેમ સરફેસ એરિયા લઉં છું તેમ ગણતરીની ગણતરીની સંખ્યા તેની આસપાસની રેખા પછી ગણતરી કરવા માટે વધુ સંખ્યામાં તત્વો હશે તેથી ગણતરીમાં વધારો થશે પરંતુ તે એક કિંમત છે જે મારે આ ઉકેલવા માટે ચૂકવવી પડશે તેથી ગ્રીનના ફંકશન વિશે શું પ્રશ્ન છે તેથી અમારી પાસે ગ્રીનનું ફંકશન છે કે જ્યાં સરફેસ ના ઇન્ટેગ્રલ ફોર્મ્યુલેશન માટે અહીં ઉપયોગ કરવામાં આવે છે અમે તે 2D સમસ્યા છે જે અમે સોલ્વ કરી રહ્યા છીએ તે ધારણ કરવાનું ચાલુ રાખીએ છીએ તેથી અમે 3D ઓકે પર જઈ રહ્યા નથી તેથી આપણી મુશ્કેલી એ છે કે આપણે હેટરોજિનિયસ મીડિયમ માટે ગ્રીનના ફંકશન ને બંધ સ્વરૂપમાં જાણતા નથી જે આપણી સમસ્યા છે હું એમ નથી કહેતો કે તેને શોધવું શક્ય નથી ત્યાં બંધ સ્વરૂપનું સોલ્યુશન હશે નહીં ત્યાં સંખ્યાત્મક ઉકેલ હશે તેથી અમે તેને શક્ય તેટલું ટાળવા માંગીએ છીએ અને જે આપણે પહેલાથી જ જાણીએ છીએ તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ અને જે આપણે પહેલાથી જ જાણીએ છીએ તે હોમોજિનિયસ ગ્રીનનું ફંકશન છે તેથી પ્રશ્ન એ છે કે શું હું હજી પણ તેનો કોઈક રીતે ઉપયોગ કરી શકું છું અને તેની ગણતરી કરવાની કોઈ ચોક્કસ રીત મેળવી શકું છું તેથી આપણે ગ્રીનના ફંક્શનનો ઉપયોગ કરીશું પરંતુ તે કેવી રીતે મેળવવું તે થોડું મુશ્કેલ છે તેથી આપણે તે મેળવીશું તેથી કરેંટ સમસ્યા કેવી રીતે અલગ છે કારણ કે મેં પહેલેથી જ કહ્યું છે કે તે વાસ્તવમાં ની અંદર જગ્યાનું ફંકશન છે તેથી આની અંદર x y ના ફંકશન તરીકે બદલાય છે તો હવે આપણે કેવી રીતે સૉર્ટ કરીએ કે આપણે અહીં અમારા અભિગમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ તો ચાલો આપણે જે જાણીએ છીએ તેનો ઉપયોગ કરીએ તેથી આપણે જે જાણીએ છીએ તે તરંગ ઇકવેશન સાચું છે તેથી ચાલો કહીએ કે જ્યારે કોઈ વસ્તુ બરાબર નથી તેથી મારી પાસે કરેંટ સોર્સ અહીં છે અને અહીં કોઈ વસ્તુ નથી તો મારું હેલ્મહોલ્ટ્ઝ ઇકવેશન શું હશે તેથી મારી પાસે હશે કારણ કે ફીલ્ડ ને વેરવિખેર કરવા માટે કંઈ નથી તેથી કુલ ફીલ્ડ એ સોર્સ દ્વારા ઉત્પાદિત માત્ર ઘટના ફીલ્ડ છે પછી આગળ હું લખીશ આ લોકોનું પણ ફંકશન છે હું તેને અહીં લખી રહ્યો નથી તેથી પદાર્થની ગેરહાજરીમાં આ આપણું ઇકવેશન છે હવે જ્યારે હું ઑબ્જેક્ટ ઉમેરું છું ત્યારે ચાલો ઑબ્જેક્ટ ઉમેરીએ આ કિસ્સામાં તે આવું છે હવે શું થશે હું કહીશ કે સમાન ઓપરેટર સમાન રહે છે તેથી મીડિયમ ની અનુમતિ આ k ટર્મ માં પ્રવેશે છે તેથી તે સંબંધિત અનુમતિ એક રીતે આવે છે જમણી બાજુ શું બદલાય છે કોઈ નથી કરેંટ સોર્સ હજુ પણ બરાબર છે તેમાં 0 છે તેથી J એ પણ r નું ફંકશન છે તેથી કરેંટ સોર્સ માં 0 છે તેથી જ્યારે પણ તમને આનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવે તો r નું મૂલ્ય લો ચાલો કહીએ કે r છે તો શું થશે પછી સંબંધિત પરવાનગી 1 હશે કે શૂન્યાવકાશની સંબંધિત પરવાનગી 1 છે અને કરેંટ સોર્સ હાજર છે હું અંદર લઇ r મૂલ્યાંકન શું થશે મારી પાસે 1 થી અલગ રહેવા માટે સંબંધિત પરવાનગી હશે અને કરેંટ સોર્સ 0 હશે તેથી બંને r ના ફંક્શન છે હવે સૌથી સામાન્ય બાબત છે સારી વાત એ છે કે મારે ખાસ કહેવાની જરૂર નથી કે આ પ્રદેશ 1 માટે માન્ય છે આ પ્રદેશ 2 માટે માન્ય છે તે સામાન્ય ઇકવેશન છે તેથી સામાન્ય રીતે હું કરેંટ સોર્સ ને જાણતો નથી અને હું તમારી વિગતોમાં પ્રવેશવા માંગુ છું કે કેવી રીતે કોઈક એન્ટેનામાં ક્યાંક યોગ્ય રીતે પ્રવાહ વહે છે તો કરેંટ સોર્સ બાદબાકીના થી છુટકારો મેળવવા માટે હું આ બે ઇકવેશન સાથે શું કરી શકું તેથી જો હું તે કરું તો મને શું મળશે તેથી આ એક ઇકવેશન છે જેમાં તેની પાસે ઘટના ફીલ્ડ છે જે આપણે જોઈએ છે તે બધું જ ધરાવે છે તેની પાસે ઑબ્જેક્ટની માહિતી છે અને તેની પાસે વેરીએબલ છે જે હું શોધવા માંગુ છું કે હું તેને સોલ્વ કરવા માંગુ છું કારણ કે તેની પાસે બધું છે અને મેં આ કરેંટ સોર્સ ને નાબૂદ કર્યો છે વાસ્તવમાં કરેંટ સોર્સ નો પ્રભાવ કયા ટર્મ માં સમસ્યામાં સમાઈ ગયો છે કરેંટ સોર્સ ના પ્રભાવે ઘટના ફીલ્ડ માં તેનો દેખાવ યોગ્ય બનાવ્યો છે તેથી એવું નથી કે કરેંટ સોર્સ ને સંપૂર્ણપણે દૂર કરી દીધો છે તેથી આ ઇકવેશન છે જે આપણી પાસે છે હવે શું આપણે આ ઇકવેશન ને આપણે પહેલેથી જ જાણીએ છીએ તેનો ઉપયોગ કરીને ઉકેલી શકીએ છીએ કે અહીં ગ્રીનનું ફંકશન કયું છે શું હું તેનો ઉપયોગ કરી શકું કે તમને શું લાગે છે તો અહીં આ ગ્રીનના ફંક્શન નો ઉપયોગ કરવા માટે મારી પાસે ફોર્મનું બીજું ઇકવેશન હોવું જોઈએ શું આ જ સ્વરૂપમાં ડાબી બાજુની બાજુ આ ઇકવેશન ની જેમ દેખાય છે અહીં ઇકવેશન 3 બરાબર તો સાચું પરંતુ બીજી મુદત વિશે શું જે ટર્મ સાથે છે તે તે સ્વરૂપમાં છે છતાં તે યોગ્ય નથી તેથી ઇકવેશન 3 ને ઉકેલવા માટે હું તરત જ આ ઇકવેશન 4 નો ઉપયોગ કરી શકતો નથી પરંતુ શું તે કરવું અશક્ય લાગે છે વિદ્યાર્થી ના ના તે માત્ર એક સરળ મેનીપ્યુલેશન છે જે મારે કરવું પડશે